તો આપણી પાસે 8085 માં જે અન્ય વિક્ષેપ છે તે TRAP વિક્ષેપ છે તો આ RST 4 5 ની સમકક્ષ છે અને આ એકમાત્ર નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે તેથી તે EI DI સૂચનાઓથી પ્રભાવિત નથી થતું અને તેથી તે હંમેશા સક્ષમ રહે છે તેને સક્ષમ કરવાની જરૂર નથી કારણ કે તે અક્ષમ કરી શકાતું નથી તેથી તેને સક્ષમ કરવાનો કોઈ પ્રશ્ન નથી અને તમામ વિક્ષેપોમાં પ્રાધાન્યતા સર્વોચ્ચ છે તો આ સર્વોચ્ચ પ્રાથમિકતા વિક્ષેપ છે તેથી જો કોઈ અન્ય વિક્ષેપ આવે તો પણ આપણે ISR માં હોઈએ છીએ અને ભલે તે EI સૂચના હજુ સુધી અમલમાં ન આવી હોય પરંતુ જો TRAP લાઇનમાં વિક્ષેપ હોય તો તે માઇક્રોપ્રોસેસર દ્વારા સેન્સ કરવામાં આવશે અને તે તેની પ્રક્રિયામાં જશે તેથી તે જટિલ પરિસ્થિતિને સંભાળવા માટે ખૂબ જ ઉપયોગી વિક્ષેપ બનાવે છે અહીં નોંધવા માટેનો બીજો મહત્વનો મુદ્દો એ છે કે તેનો ઉપયોગ સામાન્ય રીતે પાવર નિષ્ફળતા ઇમરજન્સી શટઓફ માટે થાય છે તેથી આ પ્રકારના કિસ્સામાં આ પ્રકારની એપ્લિકેશન એટલે કે આ TRAP ઇન્ટરપ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે તેથી પાવર નિષ્ફળતા એ એક એવી પરિસ્થિતિ છે કે જો પાવર બંધ થઈ જાય તો ત્યાં ચોક્કસપણે બેટરી બેકઅપ હોય છે પરંતુ ત્યાં જે કટોકટીની કામગીરી ચાલી રહી હોય છે તેની આપણે કાળજી લેવાની જરૂર હોય છે અને ત્યાં થોડા સમય પછી બેટરી પણ બંધ થઈ જશે તેથી તે સમયે આપણે ઑપરેશન ફરીથી શરૂ કરી શકીશું અથવા કદાચ સિસ્ટમ પાસે કેટલાક મોડ્યુલ હોય છે જે બહુ જ પાવર નો ઉપયોગ કરતા હોય છે અને ત્યાં ખાસ પેરિફેરલ્સ હોય છે જે પાવર હંગ્રી હોય છે અને તે પેરિફેરલ્સ ને બંધ કરવાની જરૂર હતી કારણ કે તેઓ બૅટરી ને પણ ખાલી કરી નાખતા હોય છે તેથી આ રીતે આ સિસ્ટમ ડિઝાઇનર નક્કી કરી શકે છે કે જ્યારે સામાન્ય પાવર બંધ થઈ જાય અને તે બેટરી બેકઅપ પર હોય ત્યારે કયા ઘટકોને બંધ કરવાની જરૂર હોય છે તેથી આ TARP ઇન્ટરપ્ટ લાઇન ને વીજ પુરવઠા સાથે જોડી શકાય છે અને જો ત્યાં પાવર નિષ્ફળતા હોય તો સિસ્ટમ માં વિક્ષેપ આવે છે અને આવશ્યક પ્રવૃત્તિઓ થઈ શકે છે અહીં એ નોંધવું અગત્યની બાબત છે કે તે ઍજ અને લેવલ બંને સંવેદનશીલ હોય છે તેથી આ વિક્ષેપને સમજવા માટે ઍજ ત્યાં હોવું જોઈએ અને લેવલ પણ હોવું જોઈએ તેને પણ ધ્યાનમાં લેવું જોઈએ તેથી આ માઇક્રોપ્રોસેસર છે અને આ TARP લાઇન છે ત્યાં શું જરૂરી છે આ લેવલ ની પાછળ એક ઍજ હશે પછી ત્યાં લઘુત્તમ સમયગાળો હોય છે કે જેના માટે આ લેવલ હોવું જોઈએ તે સિગ્નલ ઊંચું રહેવું જોઈએ તેથી આ ઍજ ત્યાં હોવી જોઈએ અને આ લેવલ ત્યાં હોવું જોઈએ જેથી તે તેની સાથે જોડાયેલ હોય છે અને જો તે બંને ત્યાં હોય તો જ તે સેન્સ કરશે તેથી આ તેને સરળ ઍજ સંવેદનશીલ અને લેવલ સંવેદનશીલ વિક્ષેપોની સરખામણીમાં થોડું અલગ બનાવે છે તેથી લેવલ સેન્સિટિવ ઈન્ટ્રપ્ટ નો અર્થ છે કે તેને થોડા સમય માટે ચાલુ રાખવાની જરૂર હોય છે અને ઍજ સેન્સેટિવ ઈન્ટ્રપ્ટ નો અર્થ એ છે કે ત્યાં કોઈપણ પ્રવૃત્તિ થતી હશે જે સેન્સ કરવામાં આવશે તેથી તે બંનેને સમસ્યા હોય છે કારણ કે જ્યારે તમે પાવર સપ્લાય લાઇન ને ઇન્ટરપ્ટ પિન સાથે કનેક્ટ કરી રહ્યાં હોવ ત્યારે જો પાવર સપ્લાય લાઇન માં ફ્લિકર હોય અને જો તે માત્ર ઍજ ટ્રિગર્ડ હોય તો તેને વિક્ષેપ તરીકે લેવામાં આવશે અને બીજું એ કે કદાચ ફ્લિકર આવે છે અને જાય છે ત્યારે તે સિસ્ટમ ને વધુ અસર કરતું નથી તેથી તમારે અન્ય IO ઉપકરણોને બંધ કરવાની જરૂર નથી હોતી તેથી તે કિસ્સામાં તે લેવલ કારણ કે તે લેવલનો લઘુત્તમ સમયગાળો છે જેથી તે ચિત્રમાં આવશે અને વિક્ષેપ અનુભવવામાં આવશે નહીં તેથી આ મહત્વપૂર્ણ છે તેથી જ તેને ઍજ અને લેવલ સેન્સિટિવ બનાવવામાં આવ્યા છે તેથી તે ઊંચું રહેવું જરૂરી છે અને ઓળખવા માટે તે ઊંચું હોવું જરૂરી છે જેથી તે પ્રથમ વસ્તુ છે અને જ્યાં સુધી તે નીચું અને પછી ફરીથી ઊંચું ન જાય ત્યાં સુધી તે ઓળખી શકાશે નહીં તેથી નીચાથી ઉંચુ સંક્રમણ મહત્વપૂર્ણ છે અને કેટલાક સમય માટે તેને ઉંચુ રહેવું જોઈએ તેથી તે પણ મહત્વપૂર્ણ છે તેથી જો આપણે આ આંતરિક અગ્રતામાં આ વિક્ષેપની પ્રાધાન્યતામાં તપાસ કરીએ તો તે આંતરિક અગ્રતા છે જેથી TRAP ને સૌથી વધુ પ્રાધાન્યતા મળી છે અને ત્યારબાદ RST 7 5 RST 6 5 RST 5 5 INTR ને મળી છે તેથી આ ક્રમ છે અને જો કે DMA માટે વપરાતા હોલ્ડ સિગ્નલ કરતાં TRAP ની પ્રાધાન્યતા ઓછી છે તેથી તે આવશે તેથી જો તમને યાદ હોય કે 8085 માં 2 પિન હોલ્ડ અને હોલ્ડ એક્નોલેજ ઉપલબ્ધ છે તેથી તેનો ઉપયોગ ચોક્કસ પ્રકારના ડેટા ટ્રાન્સફર માટે થાય છે જેને ડાયરેક્ટ મેમરી એક્સેસ અથવા DMA કહેવાય છે તેથી તે કિસ્સાઓમાં આ સિગ્નલ સક્રિય થશે તેથી જો TRAP અને હોલ્ડ બંને એકસાથે સક્રિય થાય તો હોલ્ડ ને TRAP કરતાં ઉચ્ચ પ્રાથમિકતા મળી છે તો આ વસ્તુ શા માટે થાય છે તો આપણે તેને પછી જોઈશું અને એકવાર જયારે આપણે DMA નિયંત્રક ભાગ પર જઈશું ત્યારે આ વસ્તુ સમજાવીશું તેથી સારાંશમાં કહીએ તો આપણને આ બધા ઇન્ટરપ્ટ મળ્યા છે તો INTR RST 5 5 6 5 7 5 આ બધા ઇન્ટરપ્ટ માંથી આ TARP સિવાય બધા માસ્કેબલ છે તેથી INTR માટે માસ્કિંગ પદ્ધતિમાં આપણી પાસે આ પૃથક ફ્લિપ ફ્લોપ નથી તો આપણી પાસે આ ઇન્ટરનેટ ઇનેબલ ફ્લિપ ફ્લોપ છે તેથી આ DI EI સૂચનાઓનો ઉપયોગ આ ઇન્ટરપ્ટ પિન INTR પિનને માસ્ક કરવા માટે કરી શકાય છે જ્યારે 6 5 અને 7 5 માટે આપણને આ માસ્કિંગ કરવાની બે રીત મળી છે જેમાં એક DI EI છે અને બીજી SIM સૂચનાનો ઉપયોગ કરીને છે તેથી આપણે જાણીએ છીએ કે આ RST ને નિષ્ક્રિય કરવા માટે પૃથક ફ્લિપ ફ્લોપ છે તેથી તેનો ઉપયોગ SIM સૂચના માટે કરી શકાય છે અને DI EI ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લેગ ને અસર કરશે તેથી પરિણામે આખી વસ્તુ અક્ષમ થઈ જશે અને TARP ને માસ્ક કરી શકાશે નહીં તેથી આ એકમાત્ર નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે જે 8085 પાસે છે હવે આગળ જો તમે વેક્ટરિંગ ના સંદર્ભમાં વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરો તો INTR એ વેક્ટર નથી કારણ કે જ્યારે INTR થાય છે ત્યારે ત્યાં કોઈ નિશ્ચિત સરનામું નથી હોતું કે જેના પર પ્રોસેસર 5 5 ની સરખામણીમાં જમ્પ કરે તેથી આપણે જાણીએ છીએ કે આ મૂલ્યોનો ગુણાકાર 8 દ્વારા કરવામાં આવે છે તેથી સ્થાન ગમે તે હોય પરંતુ પ્રોસેસર તે સ્થાન પર જશે અને તે અપેક્ષા રાખશે કે વિક્ષેપ માટે ISR તે સરનામાથી શરૂ થશે જ્યારે INTR માટે તમારી પાસે કંઈ નથી તો INTR માટે શું થયું INTR પ્રોસેસર એક ઇન્ટરપ્ટ એક્નોલેજ મશીન ચક્રમાં પ્રવેશ કરે છે અને પછી તે અપેક્ષા રાખે છે કે તે ચક્ર પર આપણે ઉપકરણ દ્વારા ડેટાબેઝ પર ISR નું સરનામું મૂકીશું અને પ્રોસેસર તે સરનામું લેશે અને પછી તે ચોક્કસ સરનામાં પર બ્રાન્ચ કરશે તેથી તે રીતે INTR જાય છે પરંતુ 5 5 6 5 અને TRAP પણ છે તેથી આ બધા વેક્ટર વિક્ષેપ છે તેથી વેક્ટર નું સરનામું મેળવવા માટે તમે ફક્ત આ સંખ્યાને 8 વડે ગુણાકાર કરો તો TRAP 4 5 નો ગુણાકાર 8 સાથે કરો તેથી મેમરી તેને યાદ રાખી શકે છે કે ત્યાં કંઈક થયું છે તેથી જ્યારે પ્રોસેસર કંઈક બીજું કરી રહ્યું હતું ત્યારે કદાચ અન્ય ISR કરી રહ્યું હતું ત્યારે તે સમયે વિક્ષેપ કદાચ નિષ્ક્રિય થઈ ગયો હતો તેથી તે સમયે કંઈક થયું છે અને શું સિસ્ટમ એ યાદ રાખી શકે છે કે ત્યાં વિક્ષેપ થયો છે તેથી INTR 5 5 અને 6 5 તેમના માટે આપણી પાસે કોઈ મેમરી નથી કારણ કે TRAP પાસે પણ કોઈ મેમરી નથી અને ફક્ત 7 5 ને આ સુવિધા મળી છે તેથી યાદ રાખો કે 7 5 સાથે સંકળાયેલ મેમરી તત્વ છે જે વિક્ષેપની ઘટનાને સંગ્રહિત કરે છે જેથી કરીને પછીથી પ્રોસેસર તે વિક્ષેપની ઘટનાને તપાસી શકે છે અને તેની ટ્રિગરિંગ પદ્ધતિમાં તપાસ કરી શકે છે તેથી આ INTR એ લેવલ સેન્સિટિવ છે અને આ 5 5 6 5 તે પણ લેવલ સેન્સિટિવ છે 7 5 ઍજ સેન્સિટિવ છે અને આ TRAP એટલે આ લેવલ અને ઍજ સેન્સિટિવ બંને છે આ રીતે આપણે 8085 ના ઇન્ટરપ્ટ્સ નું અલગ અલગ એંગલ થી અલગ અલગ વર્ગીકરણ કરી શકીએ છીએ અને જો તમે આ રીતે જોશો તો તમે તેના વિવિધ વર્ગીકરણો કરી શકો છો આગળ આપણે પ્રોસેસર અને ઉપકરણ વચ્ચે ડેટા ટ્રાન્સફર ની બીજી રીત પર ધ્યાન આપીએ છીએ તેને ડાયરેક્ટ મેમરી એક્સેસ તરીકે ઓળખવામાં આવે છે તેથી સામાન્ય સિસ્ટમ માં શું થાય છે કે જ્યારે પણ IO ઉપકરણ કેટલાક ડેટા ને સ્થાનાંતરિત કરવા માંગે છે ત્યારે ફિલસૂફી આના જેવી હોઈ શકે છે કે ઉપકરણ 8085 ને વિક્ષેપિત કરે છે અને તેના પરિણામે 8085 અનુરૂપ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન માં જાય છે અને તે વિક્ષેપિત સર્વિસ રૂટિન તે ઉપકરણમાંથી તે ડેટા વાંચે છે જે તે ટ્રાન્સમિટ કરવા માંગે છે અથવા જો કોઈ ડેટા ઉપકરણ પર બહાર મૂકવાનો હોય તો તેને વાંચે છે અને પછી જ્યારે ઉપકરણ તૈયાર હોય ત્યારે તે પ્રોસેસર ને એક વિક્ષેપ મોકલી શકે છે કે હું તૈયાર છું અને પછી પ્રોસેસર ડેટાબેઝ દ્વારા ઉપકરણમાં ડેટા ટ્રાન્સમિટ કરવાનું શરૂ કરી શકે છે જો કે ત્યાં શું થાય છે કે આ ઉપકરણો કે જેને આપણે ધ્યાનમાં લઈએ છીએ તે મોટાભાગે યાંત્રિક ઉપકરણ અથવા ઇલેક્ટ્રો મિકેનિકલ ઉપકરણો હોય છે અને ઘણી વખત તે મનુષ્યને પણ સામેલ કરે છે કહો કે ત્યાં એક કીબોર્ડ છે અને જો હું કીબોર્ડ ને માઇક્રોપ્રોસેસર સાથે કનેક્ટ કરું પછી જ્યારે વપરાશકર્તા કી દબાવતો હોય ત્યારે પ્રોસેસર માં એક વિક્ષેપ આવે કે કોઈ કી દબાવવામાં આવી છે તેથી તે મુજબ પ્રોસેસર તેના માટે ISR માં જશે હવે આ વપરાશકર્તાઓ ઇલેક્ટ્રોનિક પ્રોસેસર ની સરખામણીમાં ઘણા ધીમા છે જેને આપણે ધ્યાનમાં લઇ રહ્યા છીએ તેથી જો વપરાશકર્તા દર વખતે કી દબાવે તો તે અવરોધાય છે અને તેથી તે રીતે થોડો સમય અથવા ઘણી વખત આપણે સેકન્ડરી સ્ટોરેજ માંથી ડેટા ટ્રાન્સફર કરવાની જરૂર પડે છે જેને કહો કે તે પ્રાઈમરી મેમરી માં ડિસ્ક હોય છે અથવા તમે તેને કદાચ સિસ્ટમ માં રેમ કહો છો તેથી જ્યારે તમે પ્રોસેસર મેમરી અને સેકન્ડરી સ્ટોરેજ ધરાવતી સંપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમ પર વિચાર કરી રહ્યાં હોવ ત્યારે ઘણી વખત આપણે સેકન્ડરી સ્ટોરેજ માંથી બલ્ક ડેટા ટ્રાન્સફર કરવાની જરૂર પડે છે જે પ્રાથમિક સ્ટોરેજ સુધી અથવા પ્રાથમિક સ્ટોરેજ થી સેકન્ડરી સ્ટોરેજ સુધી હોય છે હવે જ્યારે આ વસ્તુ ચાલી રહી હોય ત્યારે કારણ કે અહીં પ્રક્રિયા કંઈ કરી શકતી નથી તેથી પ્રોસેસરે નિષ્ક્રિય રહેવું પડે છે તેથી તે કોઈ પણ કામગીરી કરી શકતું નથી તેથી આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ ડાયરેક્ટ મેમરી એક્સેસ એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે સીધા બે પેરિફેરલ્સ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ જેમાં માઇક્રોપ્રોસેસર સામેલ નથી હોતું તેથી 8085 પ્રોસેસર માં ત્યાં એક હોલ્ડ પિન હોય છે અને આ હોલ્ડ પિન નો ઉપયોગ એ હેતુ માટે થાય છે કે જ્યારે માઇક્રોપ્રોસેસર ને હોલ્ડ પિન પર DMA કંટ્રોલર સેન્સર સિગ્નલ આપે છે ત્યારે આ રીતે હોલ્ડ પિન એક્સટર્નલ માસ્ટર એક્સટર્નલ ડીએમએ કંટ્રોલર દ્વારા સક્રિય થાય છે અને માઇક્રોપ્રોસેસર વર્તમાન કામગીરી પૂર્ણ કરશે અને હોલ્ડ એક્નોલેજ પર સિગ્નલ મોકલશે અને તમામ બસો ને રોકશે તેથી તમામ બસો હવે ફ્લોટિંગ છે અને તે DMA નિયંત્રક ને આપવામાં આવે છે તેથી DMA નિયંત્રક હવે બસ નો ઉપયોગ કરી શકે છે અને એકવાર તે થઈ જાય તે પછી DMA નિયંત્રક કામગીરી પૂર્ણ કરી લે તે પછી તે સંપૂર્ણ સમય બંધ કરી શકે છે અને માઇક્રોપ્રોસેસર બસ નું નિયંત્રણ પાછું લઈ શકે છે તેથી હવે આપણે તેને એક DMA ના સંદર્ભમાં સમજીશું તેથી ધારો કે તમને એક સિસ્ટમ મળી છે જેમાં કહો કે પ્રોસેસર નો સમાવેશ થાય છે અને આ 8085 પ્રોસેસર છે અને આપણને આ પ્રોસેસર મળ્યું છે તો આ 8085 પ્રોસેસર સાથે તેની મેમરી જોડાયેલ છે અને તેમાં એડ્રેસ બસ ડેટા બસ અને કંટ્રોલ બસ છે તો આ એડ્રેસ બસ છે આ ડેટા બસ છે અને આ રીડ રાઈટ કંટ્રોલ છે હવે જો ત્યાં અન્ય DMA કંટ્રોલર હોય તો ત્યાં કેટલીક પ્રમાણભૂત ચિપ્સ પણ ઉપલબ્ધ હોય છે તેથી તે માટે આવી ઘણી ચિપ્સ ઉપલબ્ધ હોય છે તેથી DMA કંટ્રોલર ને આ એડ્રેસ ડેટા અને કંટ્રોલ લાઇન્સ પણ મળી શકે છે જેથી તે DMA કંટ્રોલર સાથે કનેક્ટ થઈ શકે તો આ એડ્રેસ ડેટા અને કંટ્રોલર લાઇન્સ પણ DMA કંટ્રોલર દ્વારા આપી શકાય છે અને તેને બે વધારાની પિન મળી છે એક માઇક્રોપ્રોસેસર માટે હોલ્ડ સિંગલ છે તેથી આ હોલ્ડ લાઇન છે અને બદલામાં આ માઇક્રોપ્રોસેસર હોલ્ડ એકનોવલેજ સાથે પ્રતિભાવ આપશે હવે આ પરિસ્થિતિમાં શું થાય છે કે જો મારી પાસે કોઈ IO ઉપકરણ હોય તો આ IO ઉપકરણો DMA નિયંત્રક સાથે જોડાયેલા હોય છે તેથી આ ઉપકરણ 1 છે અને આ ઉપકરણ 2 છે તેથી જ્યારે આ ઉપકરણો પહેલાથી જ ડેટા ટ્રાન્સફર માટે હોય ત્યારે સિસ્ટમ માં શું થશે કે તેઓ DMA નિયંત્રકને કહેશે અને DMA નિયંત્રક બદલામાં 8085 પ્રોસેસર ને હોલ્ડ વિનંતી મોકલશે તેથી 8085 પ્રોસેસર માં કેટલીક સૂચનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું હતું તેથી કદાચ તે એવું કહે છે કે તે સૂચનાને એક્ઝિક્યુટ કરી રહ્યું હતું અને કહો કે તે કુલ 4 મશીન ચક્ર લે છે અને હાલમાં તે બીજા ચક્રમાં છે હવે જ્યારે આ હોલ્ડ સિગ્નલ થયો હોય અને જયારે આ હોલ્ડ સિગ્નલ સક્રિય કરવામાં આવે ત્યારે પ્રોસેસર સૂચનાના બીજા મશીન ચક્રમાં હોય છે તો શું થશે પ્રોસેસર તરત જ તેની કામગીરીને સ્થગિત કરશે અને જો તે તે હોલ્ડ વિનંતીને સ્વીકારવા જઈ રહ્યું હોય તો તે તેની કામગીરીને સ્થગિત કરશે અને તે DMA નિયંત્રકને હોલ્ડ સ્વીકૃતિ સિગ્નલ મોકલશે અને તે આ બસો ના નિયંત્રણને મુક્ત કરશે તેથી પ્રોસેસર હવે બસો ને કંટ્રોલ કરશે નહીં તેથી હવે આપણે સમજી શકીએ છીએ કે પ્રોસેસર હવે મેમરી રીડ રાઇટ ઓપરેશન્સ કરી શકતું નથી તેથી ત્યાં બસો રીલીઝ કરવામાં આવે છે તો બસ ને રીલીઝ કર્યા પછી હોલ્ડ એક્નોલેજ સક્રિય થાય છે તો હવે તમને ખબર પડશે કે બસો હવે મુક્ત છે અને હવે DMA નિયંત્રક એક્ઝિક્યુટ કરશે અને તે આ એડ્રેસ ડેટા અને કંટ્રોલ બસો નો ઉપયોગ કરીને ઉપકરણ અને મેમરી વચ્ચેના બિટ્સ ને સ્થાનાંતરિત કરશે તેથી આ રીતે આ હોલ્ડ ઑપરેશન કરવામાં આવે છે અને એકવાર આ DMA નિયંત્રક તમામ ડેટા ટ્રાન્સફર કરી દે કે જે તેને કરવાનું હોય તો પછી તે આ હોલ્ડ સિગ્નલ ને દૂર કરશે અને પ્રોસેસર 8085 સમજી જશે કે હોલ્ડ સિગ્નલ બંધ થઈ ગયું છે તેથી તે આ 3 બસો નું નિયંત્રણ પાછું મેળવી શકે છે અને તેની સામાન્ય કામગીરી ચાલુ રાખી શકે છે તેથી તમે અમુક અર્થમાં કહી શકો છો કે આનાથી પ્રોસેસર આ બાહ્ય બસોનો ઉપયોગ કરતું નથી તેથી તમે કહી શકો કે જાણે પ્રોસેસર 8085 માં બહારની દુનિયામાંથી આ આખું ઑપરેશન સ્થિર થઈ ગયું હોય તો તે કંઈ કરતું નથી અને તેથી તે આખું ઑપરેશન સ્થિર થઈ ગયું છે અને ઈન્ટરપ્ટ થી વિપરીત કે જ્યાં જો પ્રોસેસર આ સૂચનાને એક્ઝિક્યુટ કરી રહ્યું હતું ત્યારે ઈન્ટરપ્ટ આવ્યો હોત તે 4 મશીન સાયકલ લે છે અને બીજી મશીન સાયકલ માં વિક્ષેપ થયો છે તેથી આપણે કહ્યું કે પ્રોસેસર વર્તમાન સૂચનાને પૂર્ણ કરે છે અને પછી તે ઇન્ટરપ્ટ સર્વિસ રુટિન માં જાય છે જ્યારે આ DMA ઑપરેશન માટે આવું નથી થતું તેથી તે વર્તમાન મશીન સાયકલ ને જ પૂર્ણ કરે છે અને તે DMA ઑપરેશન માં જાય છે કારણ કે તે કોઈ મેમરી એક્સેસ નથી કરી રહ્યું તેથી પ્રોસેસર ની અંદર કંઈ થવાનું નથી અને તેથી જ તેને આની કાળજી લેવાની જરૂર નથી હોતી તેથી તેને વર્તમાન સૂચના પૂર્ણ કરવાની કાળજી લેવાની જરૂર નથી હોતી અને તે બધું તેથી ત્યાં કંઈ નથી હોતું અને તમે કહી શકો તે રજીસ્ટર ના કન્ટેન્ટસ સ્થિર છે તેથી જ્યારે હોલ્ડ નિષ્ક્રિય થઈ જાય ત્યારે PC હજુ પણ યોગ્ય મૂલ્ય ધરાવે છે તેથી જ્યારે હોલ્ડ સિગ્નલ આવે ત્યારે સૂચનાઓ જ્યાં પણ તે બંધ થઇ ગઈ હતી ત્યાંથી સૂચનાઓ ચાલુ રહે છે અને આ રીતે આ DMA કંટ્રોલર ઓપરેટ કરી શકાય છે અને તે 8085 સાથે ઈન્ટરફેસ કરી શકાય છે અને તે રીતે આપણે ડીવાઈસ અને મેમરી વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ જે ખૂબ જ ઝડપી હોય છે અન્યથા ત્યાં શું થશે કે આ 8085 માં જવું પડશે અને જો આ ઇન્ટરપ્ટ ડિફેન્સ સર્વિસ જેમ કે જો આ D1 ને પ્રોસેસર ને સીધું વિક્ષેપિત કરવાની મંજૂરી આપવામાં આવે તો તે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન માં તેને ઉપકરણમાંથી ડેટા વાંચવો પડશે અને મેમરી માં મૂકવો પડશે જેથી તેને બાઇટ બાય બાઇટ તેનું ટ્રાન્સફર કરવું પડશે અને સંભવતઃ તે ઓવરહેડ હોય છે તેથી પછીના પ્રોસેસર માં જેથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ DMA સક્રિય થાય છે ત્યારે 8085 આ પ્રોસેસર આંતરિક કામગીરી કરી શકે છે તેથી તે રીતે આપણી પાસે કેટલીક સમાનતા પણ હોઈ શકે છે તો આ DMA ડાયરેક્ટ મેમરી એક્સેસ ની ફિલોસોફી છે તેથી આપણી પાસે આ વસ્તુ હોઈ શકે છે અને આ માઇક્રોપ્રોસેસર ને હોલ્ડ સ્થિતિમાં મુકવામાં આવશે અને DMA નિયંત્રક આ ટ્રાન્સફર ની કાળજી લેશે હવે આગળ બીજા ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ પર ધ્યાન આપવામાં આવશે જે સીરીયલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન માટે છે સીરીયલ ઇનપુટ આઉટપુટ ઓપરેશન માં આપણે સીરીયલ રીતે ડેટા ટ્રાન્સફર કરવા માંગીએ છીએ તેથી જયારે આપણે SIM અને RIM સૂચનાને જોતા હતા ત્યારે આપણે જોયું છે કે ત્યાં સીરીયલ ડેટા ઇનપુટ અને આઉટપુટ હોય છે અને તે બિટ્સ ત્યાં RIM અને SIM સૂચનાઓમાં હતા અને આપણે એ પણ જોયું છે કે SID અને SOD પિન 8085 માં ઉપલબ્ધ છે જેના દ્વારા આ સીરીયલ ઇનપુટ ને સક્રિય કરી શકાય છે તેથી પ્રોસેસર થી ડીવાઈસ માં સીરીયલ રીતે ડેટા ટ્રાન્સફર કરવાની ખૂબ જ સરળ રીત આ SID SOD પિન દ્વારા હોઈ શકે છે તેથી આ ઓપરેશન કરવા માટે આપણે આ સીરીયલ IO પોર્ટ પર ટ્રાન્સફર કરવું પડશે તેથી મૂળભૂત જરૂરિયાતો આના જેવી છે તેથી ત્યાં પોર્ટ નંબર દ્વારા ઉપકરણને ઓળખવાની જરૂર છે તેથી આને કદાચ મેમરી પર મેપ કરવામાં આવશે અથવા તેને પેરિફેરલ પર મેપ કરવામાં આવશે જેથી તે IOM બાર લાઇન દ્વારા ઓળખવામાં આવે તેથી આપણે આના પર પાછળથી આવીશું તો પછી હવે આપણે રીડ રાઈટ કન્ટ્રોલ નો ઉપયોગ કરીને ઉપકરણને સક્ષમ કરીશું અને પછી આપણે ઇનપુટ ઉપકરણ માટે રીડ કરીએ છીએ અને આઉટપુટ ઉપકરણ માટે રાઈટ કરીએ છીએ અને સમગ્ર ડેટા બસ ને બદલે માત્ર એક ડેટા લાઇન નો ઉપયોગ માહિતી સ્થાનાંતરિત કરવા માટે કરવામાં આવે છે તેથી આ રીતે આ સીરીયલ ડેટા ટ્રાન્સમિશન થશે તો ઉપકરણ ને ઓળખવા માટે આપણી પાસે કેટલીક સંખ્યા હોવી જરૂરી છે અને પછી ઇનપુટ ઉપકરણ માંથી રીડ કરવામાં માટે અને આઉટપુટ ઉપકરણ માંથી રાઈટ કરવાં માટે આપણી રીડ રાઈટ કન્ટ્રોલ હોવા જોઈએ અને ડેટા ટ્રાન્સફર કરવા માટે માત્ર એક જ ડેટા લાઇન નો ઉપયોગ કરી શકાય છે તો હવે આપણે કેટલાક ઉદાહરણ લઈશું તેથી જ્યારે તે માઈક્રોપ્રોસેસર કન્ટ્રોલર હોય ત્યારે તે બિનશરતી પોલિંગ અથવા સ્ટેટસ ચેક હોય છે તેથી ત્યાં આ વસ્તુઓ કરવાની જરૂર હોય છે તેથી કદાચ માઇક્રોપ્રોસેસર દ્વારા ડેટા ને એક IO માંથી ઉપકરણની મેમરી માં સ્થાનાંતરિત કરવામાં આવે છે અથવા તે વિક્ષેપ આધારિત હોઈ શકે છે તેથી આ ત્યારે સાચું હશે કે જ્યારે આપણે નોર્મલ ઓપરેશન નો ઉપયોગ કરીને ઇન્ટરફેસિંગ કરી રહ્યા હોઈએ તેથી કહો કે જ્યારે આપણી પાસે આ હોય ત્યારે ધારો કે આપણને આ માઇક્રોપ્રોસેસર 8085 તરીકે મળ્યું છે અને આપણે સંખ્યાબંધ ઉપકરણોને જોડવા પડે છે તો આ D1 D2 D3 તેના જેવું છે તેથી દરેક ઉપકરણમાં કોઈને કોઈ સરનામું હશે અને તે સરનામું કંઈક ચિપ સિલેક્ટ સિગ્નલ દ્વારા ઓળખવામાં આવે છે તેથી આ ચિપ સિલેક્ટ સિગ્નલ CS બાર 1 CS બાર 2 CS બાર 3 એવા કેટલાક ચિપ સિલેક્ટ સિગ્નલ હોઈ શકે છે તેથી એડ્રેસ લાઇન કે જે માઇક્રોપ્રોસેસર થી એડ્રેસ બસ જનરેટ થાય છે ત્યારે આ એડ્રેસ બસ ને એડ્રેસ ડીકોડર માંથી પસાર થવું પડે છે અને તે મુજબ તે સંખ્યાબંધ સક્ષમ લાઇન્સ જનરેટ કરશે અને આ સક્ષમ લાઇનો ને ચિપ સિલેક્ટ સાથે જોડવાની છે તેથી જે સરનામું જનરેટ કરવામાં આવે છે તેના આધારે આમાંથી એક ઉપકરણ પસંદ કરવામાં આવશે અને તે બસ થી હું આ તમામ ઉપકરણોને જોડી શકીશ એટલે કે હું આ ડેટા બસ ને કનેક્ટ કરી શકીશ તેથી જો હું કહું કે D1 એક ઇનપુટ ઉપકરણ હોય તો ડેટા બસ આ દિશામાં આના જેવી હશે જો D2 આઉટપુટ ઉપકરણ હોય તો દિશા આના જેવી હશે જેથી કદાચ અન્ય ઓઉટપુટ D3 ઉપકરણની દિશા આના જેવી હશે તેથી આ માઈક્રોપ્રોસેસર ની ડેટા બસ છે અને આપણે રીડ રાઈટ સિગ્નલ આપવાના છે અને રીડ રાઈટ સિગ્નલ એક્ટીવેટ થવાના છે તેથી હું તેને સ્પષ્ટ રીતે અહીં બતાવી રહ્યો નથી પરંતુ તે રીડ રાઈટ સિગ્નલ હશે હવે આ પ્રકારનું ટ્રાન્સફર કેવી રીતે થઈ શકે તેથી આ 8085 પ્રોસેસર એ નક્કી કરી શકે છે અને અમુક ડેટા D2 ને મોકલશે તેથી તે યોગ્ય સરનામાંને બસ માં મૂકશે અને આ ચિપ સિલેક્ટ ને સક્રિય કરવામાં આવશે અને ડેટા ને D2 ઉપકરણમાં D2 લાઇન દ્વારા ડેટાબેઝ માં મોકલવામાં આવશે તે જ રીતે જ્યારે તે D3 ને કંઈક મોકલવાનું નક્કી કરે છે ત્યારે એ જ રીતે તે કરી શકે છે તેથી ત્યાં તે એક શક્યતા છે તેથી ત્યાં બીજી શક્યતા એ છે કે તેને આ રીતે કનેક્ટ કરવાને બદલે જ્યારે આ ઉપકરણો તૈયાર થાય ત્યારે 8085 પર ઇન્ટરપ્ટ મોકલે છે અને તે ઇન્ટરપ્ટ લાઇન દ્વારા કનેક્ટ થઈ શકે છે અને જેમ આપણે જોયું છે કે જો મારી પાસે બહુવિધ ઉપકરણો હોય તો પછી મારી પાસે તેની વચ્ચે એક ઇન્ટરપ્ટ કંટ્રોલર હોઈ શકે છે અને તે ઇન્ટરપ્ટ કંટ્રોલર કદાચ તે પ્રાથમિકતાઓને ઉકેલી શકે છે અને પ્રોસેસર ને વિક્ષેપ મોકલે છે જેથી તે આની જેમ કરી શકે તેથી વિક્ષેપના કિસ્સામાં ત્યાં શું થાય છે કે જ્યારે વિક્ષેપ આવે ત્યારે પ્રોસેસર ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન પર જશે અને પછી તે ટ્રાન્સફર કરશે તેથી આ પ્રકારનો સંદેશાવ્યવહાર કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે મૂળભૂત રીતે સમાંતર પ્રકારનો સંદેશાવ્યવહાર છે અને તે સમાંતર સંદેશાવ્યવહાર છે કારણ કે આપણે પ્રોસેસર અને ઉપકરણ વચ્ચે એકસાથે 8 બિટ્સ ડેટા મોકલીએ છીએ પરંતુ આ ઉપકરણોને ઇન્ટરફેસ કરવો માટેનો પડકાર એ હોય છે કે સૌથી પહેલા આપણી પાસે આ ડીકોડર હોવું જોઈએ ઉપરાંત આપણી પાસે આ 8 લાઈનો ચાલતી હોવી જોઈએ તેથી ચિપ માંથી ઘણી બધી લાઈનો ચલાવવાની જરૂર હોય છે તેથી તેના બદલે આપણી પાસે 8085 માં બીજી સુવિધા હોય છે જે સીરીયલ ઇનપુટ છે તેથી તેના માટે ત્યાં SID અને SOD પિન હોય છે તેથી તમે ઉપકરણમાંથી જે કંઈપણ ઇનપુટ કરવા માંગો છો તેને જો તમે તેને SID એટલે કે સીરીયલ ઇનપુટ ડેટા સાથે કનેક્ટ કરી શકો તો તે ઉપકરણ સિરિયલ માંથી એક સાથે 1 બીટ નો ડેટા રીડ કરી શકે છે તેથી આ લાઇન ની પહોળાઈ 1 બીટ છે અને તેવી જ રીતે જો હું ઉપકરણમાં કંઈક આઉટપુટ કરવા માંગતો હોવ તો આપણી પાસે SOD એટલે કે સીરીયલ આઉટપુટ ડેટા હોઈ શકે છે જેથી ફરીથી 1 બીટ કનેક્શન હોઈ શકે છે તેથી આ કોમ્યુનિકેશન ના સમાંતર જોડાણોને બદલે ત્યાં આપણે જે સુવિધા વિશે વાત કરી રહ્યા છીએ તે સીરીયલ કોમ્યુનિકેશન છે તેથી 8085 પ્રોસેસર તે બંને પ્રકારના કોમ્યુનિકેશન એટલે કે સમાંતર કોમ્યુનિકેશન અને સીરીયલ કોમ્યુનિકેશન ને સપોર્ટ કરે છે અને આ સમાંતર કોમ્યુનિકેશન ને ફરીથી અન્ય વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે તેથી આ રીતે તે ડેટા ટ્રાન્સફર ને નિયંત્રિત કરે છે તેથી તે બિનશરતી હોઈ શકે છે અને બિનશરતી એટલે કે જ્યારે પણ પ્રોસેસર ને એવું લાગે ત્યારે તે ડેટા ને ઉપકરણમાં સ્થાનાંતરિત કરશે અને પુલિંગ નો અર્થ એ છે કે પ્રોસેસર એક સમયે ઉપકરણને પૂછશે કે શું તે ટ્રાન્સફર માટે તૈયાર છે તો પછી ડેટા તે રીતે ટ્રાન્સફર કરવામાં આવશે હવે સ્ટેટ્સ ચેક નો અર્થ એ છે કે તે ઉપકરણોને તપાસશે કે ઉપકરણ તૈયાર છે કે નહીં અને પછી પુલિંગ કરે છે અને સ્ટેટસ ચેક વધુ કે ઓછું સરખું જ હોય છે અને પ્રોસેસર નિયમિતપણે ઉપકરણના સ્ટેટ્સ ને ચકાસવા માટે પુલ કરશે અને જો સ્ટેટ્સ એ હોય કે જો ઉપકરણ મુક્ત હોય તો ત્યારે તેને સ્થાનાંતરિત કરી શકાય છે તેથી માઇક્રોપ્રોસેસર નિયંત્રિત સુવિધામાં આ હોય છે ડિવાઈસ કન્ટ્રોલ્ડ ફેસિલિટી હેઠળ ત્યાં ઈન્ટરપ્ટ થઈ શકે છે તો ઉપકરણ પ્રોસેસર ને ઈન્ટરપ્ટ મોકલશે અને જ્યારે તે ઈન્ટરપ્ટ આવશે ત્યારે પ્રોસેસર ડેટા ટ્રાન્સફર કરશે તેથી આ એવા પડકારો છે જે આપણી પાસે હોય છે જેમ કે અહીં આપણી પાસે ઇન્ટરફેસ ને ઓળખવા માટેની જરૂરિયાત છે તેથી તે માટે આપણી પાસે કેટલાક પોર્ટ નંબર હોવા જોઈએ કે જેના દ્વારા ઉપકરણને એક્સેસ કરવાનું હોય છે તેથી આપણે આ મેમરી મેપ્ડ કોન્સેપ્ટ પેરિફેરલ મેપ્ડ કોન્સેપ્ટ પછીથી જોઈશું પછી આપણે આ રીડ રાઈટ કંટ્રોલ સિગ્નલો ને સક્રિય કરવા પડશે અને આપણે ફક્ત એક જ ડેટા લાઇન ટ્રાન્સફર કરી શકીએ છીએ જે તે રીતે હોઈ શકે છે કે તે કરવાને બદલે એટલે કે આ સમાંતર ટ્રાન્સફર કરવાને બદલે જો તમે સિંગલ બીટ ટ્રાન્સફર નો ઉપયોગ કરશો તો તે સીરીયલ IO ઓપરેશન માં આવશે